હવે આપણે સ્વાયત્તાના દિવસોની સંખ્યા અને સ્વાયત્તાઓની કામગીરી દરમિયાન ખોવાયેલા ચાર્જને ફરીથી ભરવા માટે બેટરી રિચાર્જ કરવાના દિવસોની સંખ્યા શોધીશું ચાલો હું આ ગ્રાફને ધ્યાનમાં લઉં જ્યાં x અક્ષ પર સમય દિવસોમાં છે કલાકોમાં નહીં અને હું આની જેમ સમયના અક્ષને વહેંચવા માંગુ છું અને દરેક સેગમેન્ટ એક દિવસનો છે જેમ કે 1 2 3 4 પછી kth દિવસ k 1 દિવસ અને તેથી વધુ તેથી તેઓ દિવસની સંખ્યા છે હવે સુસંગત દિવસોને ધ્યાનમાં લો જો ઉદાહરણ તરીકે બે સુસંગત દિવસો પર કોઈ સૂર્યશક્તિ ન હોય એટલે કે તે ખૂબ વાદળછાયું હોય તો તે ચોક્કસ અક્ષાંશ પર તે જગ્યાએ ચોમાસા હોઈ શકે છે તેથી તમારી પાસે ઘણા સુસંગત દિવસોમાં સૂર્યશક્તિ નોંધપાત્ર સૂર્ય શક્તિ હોઇ શકે નહીં તેથી ચાલો ધ્યાનમાં લઈએ કે આ 2 દિવસોમાં ઉદાહરણ તરીકે તે વાદળછાયું છે અને ત્યાં કોઈ સૂર્ય નથી સૂર્ય શક્તિ નથી તેથી આપણે આને ધ્યાનમાં કેવી રીતે લઈશું અમે કહીએ છીએ કે આ બે દિવસો પર આ બે દિવસો પર અથવા જ્યાં કોઈ વાદળ નથી તે દિવસનો આખો લોડ બેટરી દ્વારા આપવામાં આવે છે તેથી આ સુસંગત દિવસો છે અને બેટરી દ્વારા લોડને સંપૂર્ણ ટેકો આપે છે પીવી અથવા સોલારનો કોઈ ટેકો નથી અને આ દિવસના ઓપરેશનને સ્વાયત કામગીરી કહેવામાં આવે છે એટલે કે તે સોલાર પીવી ની સહાય વિના પોતે ચલાવે છે તેથી જેનો અર્થ થાય છે કે ચોક્કસ સ્થાનની જરૂરિયાતો માટે ઘણા દિવસો સુધી લોડને ટેકો આપવા માટે બેટરીને રેટ કરવી પડશે તેથી તેને સ્વાયતતાના દિવસો કહેવામાં આવે છે અને અમે તેને na પ્રતીક આપીશું હવે સમયગાળો પસાર કર્યા પછી સ્વાયત્ત કામગીરીના દિવસો પછી બેટરી ખૂબ ઓછી સ્થિતિમાં આવશે અને તેને ફરીથી રિચાર્જ કરવું પડશે નીચેના દિવસોમાં સૂર્ય પર ફરીથી સામાન્ય થઈ ગયો છે પીવીએ ફરીથી રિચાર્જ કરવું પડશે બેટરી અને કદાચ તે એક જ દિવસમાં રિચાર્જ કરવામાં સમર્થ નહીં હોય કારણ કે ત્યારબાદ તમારે પીવી પેનલને ખૂબ વધારે રેટ કરવું પડશે અને તે મોંઘું થઈ શકે છે સ્વાયત્તાના દિવસો પછી તમારે તેને ઘણા દિવસોમાં રિચાર્જ કરવું પડશે તેથી ચાલો આપણે કહીએ કે તમારી પાસે ઘણા દિવસો રિચાર્જ સાથે એટલેકે સ્વાયત્ત કામગીરી દરમિયાન ખોવાયેલી ચાર્જની સંખ્યાને ફરીથી લાવવા સાથે સંકળાયેલા છે આપણે આને રિચાર્જના દિવસો તરીકે કહીશું અને પછી અમે તેને પ્રતીક nr આપીશું તેથી સામાન્ય રીતે na એ 0 હશે જેનો અર્થ સ્વાયત્તતાના દિવસોની સંખ્યા 0 છે જેનો અર્થ સામાન્ય રીતે પીવી પેનલ અથવા પીવી સ્રોત લોડમાં ફાળો આપશે તેથી કેટલાંક દિવસો સુસંગત દિવસો પીવી ભાગ લેતા નથી તે છે જેને આપણે સ્વાયત્ત કામગીરી સાથે જોડીશું તેથી na સામાન્ય રીતે 0 રહેશે જેનો અર્થ છે કે આપણે માની લઈએ છીએ કે રોજિંદા પીવી એ લોડમાં ફાળો આપતું નથી Nr સામાન્ય રીતે 0 પણ રહેશે અને તે સ્વાયત્તતાની કામગીરી દરમિયાન ખોવાયેલા ચાર્જને ફરીથી ભરવા લાગતા દિવસોની સંખ્યા છે સ્વાયત્તતાની કામગીરી દ્વારા અમારો અર્થ તે દિવસોમાં છે જ્યારે પીવી ભાગ લેતો નથી એકલી બેટરી લોડને સપ્લાય કરશે તેથી આપણે na અને nr વ્યાખ્યાયિત કરવાની જરૂર છે તેથી સામાન્ય રીતે આપણે na ને 0 તરીકે અને nr ને 0 તરીકે લઈએ છીએ